તેથી હવે ચાલો આપણે 1D ફોર્મ્યુલેશન કરવાને બદલે 2D ફોર્મ્યુલેશન પર જઈએ તે સરળતાથી આ વિચારને પહોંચાડે છે તેથી જ્યારે આપણે 2D પર નજર કરીએ છીએ ત્યારે ફરીથી આપણે ઇંટીગ્રલ છે વિદ્યાર્થી અત્યાર સુધી અને TM હતું

તો ચાલો TE પોલેરાઇઝેશન લઈએ તેથી આપણે આપણાં મેક્સવેલ ના સમીકરણો અહીં એકવાર લખીશું તેથી મેક્સવેલના સમીકરણો સાથેનો આપણો અગાઉનો અનુભવ જોતાં હંમેશા ને થી બદલવા માટે આકર્ષાય છે પરંતુ આપણે તે ન કરવું એ યાદ રાખવું જોઈએ એ FDTD નો સમગ્ર પોઈન્ટ છે હમણાં માટે બાબતોને સરળ રાખવા હું એ કહીશ કે ચાલો આપણે માનીશું કે ત્યાં કોઈ કરંટ માત્ર છે તેથી પ્રથમ સમીકરણ બનશે અને ચાલો આપણે આગળ ફક્ત વેક્યુમ લઈએ તેથી હું બીજા મેક્સવેલનું સમીકરણ લઈ રહ્યો છું અને x કોમ્પોનેંટ ને જોઈ રહ્યો છું અને કરંટને 0 માની રહ્યો છું તેથી આ છે અને જમણી તરફ મને H ફિલ્ડ મળશે અને તે શું હશે તમે તેના પર કામ કરી શકો છો તે હશે પછી મને આ સમીકરણનો y ભાગ મળશે જે ફરીથી ટાઈમ ડેરિવેટિવ હશે મને મળશે તેથી મેં પ્રથમ મેક્સવેલના સમીકરણનો ઉપયોગ કર્યો છે અને છેલ્લે જે બાકી છે તે પ્રથમ મેક્સવેલનું સમીકરણ છે તેમાં આ સમીકરણમાં શૂન્ય સિવાયના કેટલા કોમ્પોનેંટ્સ છે વિદ્યાર્થી એક માત્ર એક કારણ કે વેક્ટર માત્ર છે તેથી મારે ફક્ત z કોમ્પોનેંટ લેવાનું છે તેથી મને નું સ્પેટીયલ ડેરિવેટિવ્ઝ મળશે તેથી ટાઈમ ડેરિવેટિવ્ઝની દ્રષ્ટિએ મારી પાસે હશે વિદ્યાર્થી આ એક વધારાનું માઇનસ છે આ વધારાની માઇનસની નિશાની ક્યાં છે વિદ્યાર્થી સર તમે જે આ જમણી તરફ લખ્યું છે તે તે સાચું છે આ માત્ર એક સરળ કરવાનો પ્રયાસ કરીએ મારા વેરિએબલ છે અને તેઓ સ્પેસ અને ટાઈમ પ્રમાણે ડિસ્ક્રિટાઇઝ માં જુદા જુદા બિંદુઓ પર સમયને જુદા જુદા બિંદુઓ પર જાણવાની જરૂર છે તેથી આ કરવા માટેનો મારો અર્થ શું છે તમારે ગ્રીડ બતાવી રહ્યો છું અને હું શું કરી શકું તે હું આને કહી શકું છું તેથી સેન્ટર ખાતે આ હશે અને તે અહીં કેન્દ્ર તરફ પૂર્ણ થશે અહી હું તેને કહી શકું છું અને અહીં તે છે જ્યાં હું કરીશ તેથી જ્યારે આપણે આ સાથે વધુ કામ કરીશું ત્યારે તે સ્પષ્ટ થશે કે મેં આ બધા અનનોનને શા માટે ડિફાઇન કર્યા નથી બધા જ જે સેલના સેન્ટર પર હોય અથવા સેલના ખૂણા પર મેં તેમને સ્પેસમાં સ્ટેગર્ડ કરી દીધા છે ત્યારબાદ આપણે તેમને સમયસર સ્ટેગર કરીશું પણ અત્યારે પ્રથમ ટાઈમ પર આવીશું આપણે ફક્ત સ્પેસ ગ્રીડ સાથે કામ કરી રહ્યા છીએ તેથી આ ગ્રીડ 1966 માં Yee દ્વારા દર્શાવવામાં આવી હતી તેથી તેને Yee સેલ પણ કહેવામાં આવે છે હવે ત્યાં તે એક લેટિસ ને કહીશ અને તેથી અહીં આ પોઈન્ટ કર્યા છે અને તેને સ્ટેન્સિલ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી ગ્રિડ દ્વારા સમાપ્ત થશે ગ્રીડ અમુક પોઈન્ટ પર સમાપ્ત થાય છે વિદ્યાર્થી હા વિદ્યાર્થી ત્યાં હશે ત્યાં એકમાત્ર હશે તેથી મારો મતલબ છે કે તે જ્યાં સમાપ્ત થાય છે તેથી કન્વેન્શન અને થી અલગ કરવામાં આવી રહ્યું છે શું તમે આ કરવા માટે પ્રેક્ટિકલ કારણ વિચારી શકો છો હું તેને કોઈ બીજી રીતે પણ કરી શક્યો હોત વિદ્યાર્થી કંટીન્યુટી કંટીન્યુટી ઈક્વેશન તેથી મોટાભાગના મટિરિયલ ની પણ જરૂર છે તો ચાલો આપણે તે લખીએ TM પોલેરાઇઝેશન સાથે શું કરવું તે હું તમને બતાવીશ વિદ્યાર્થી તમારી પાસે હોઈ શકે છે ખૂણા પર આપણી પાસે ખૂણા પર પણ હોઈ શકે છે હકીકતમાં TM પોલેરાઇઝેશનના કિસ્સામાં આપણે તે જ કરીએ છીએ તેથી ચાલો આપણે અહીં કેટલાક નોટેશન લખીએ તેથી ઉદાહરણ તરીકે ત્યાં હું પ્લસ હાફ જો હું આવું કંઇક લખીશ જે તમે જાણો છો તેનો અર્થ તેનો અર્થ એ છે કે હું ખરેખર નું ઇવેલ્યુએટિંગ કરું છું તેથી જમણી તરફ આ ખૂબ લાંબુ લખવાને બદલે હું હમણાં જ આ શોર્ટહેન્ડનો ઉપયોગ ડાબી બાજુ કરીશ હું માત્ર જે બિંદુઓ છે તેનો ઉલ્લેખ કરું છુ તેથી ઉદાહરણ તરીકે Ex નું મૂલ્યાંકન ઇંટીજર x પર કરવામાં આવતું નથી પરંતુ તેનું મૂલ્યાંકન ઇંટીજર y પર કરવામાં આવે છે તેથી એટલે જ છે તેવી જ રીતે કે જેને આપણે ક્યાં ને ડિસક્રીટાઇઝિંગ કરીશું અને તે સ્પષ્ટ છે કે હું આનો અર્થ શું કરું છું એ જ રીતે જ્યારે હું વિષે વાત કરું છું

તે વિષે શું વિદ્યાર્થી મને તે નથી મળ્યું કે તમે કેવી રીતે મેળવશો હા એ અમુક ઓરિજિન છે માટે જે ડિસક્રીટાઈઝેશન છે વિદ્યાર્થી ડિસક્રીટાઈઝેશન તેથી મને કોર્નર તરફ લાવશે અને સાથે મને લાવશે જ્યાં આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસક્રીટાઈઝડ કરવામાં આવી રહી છે તે મિડલ રાઇટ સાઈડ પર ડિસક્રીટાઈઝડ કરવામાં આવી રહ્યું છે લાઇનની મધ્યમાં છે તેથી જ પ્લસ હાફ જરૂરી છે એ જ રીતે ના કિસ્સામાં તે y ભાગ માં છે તે છે નથી વિદ્યાર્થી પરંતુ એક્સપ્રેસન ક્યાં જાય છે અને તેઓ શા માટે સ્થિર રહેશે જ્યારે આપણે અંદર જઈએ છીએ વિદ્યાર્થી એક્સપ્રેસન પરંતુ phi કોઓર્ડિનેટ્સ બદલાશે નહીં હા તેઓ બદલાશે નહીં તેથી જ તે ફક્ત j છે હું નોડ માં જમણી બાજુએ મૂકીશું જો તમે આ જુઓ છો તો તેનો અર્થ છે સ્પેસના અમુક તબક્કે અને છે તેથી આપણે આ ખૂબ જ કોમ્પેક્ટ નૉટેશનનો ઉપયોગ કરીશું સ્પેસ અને સમય વિશે વાત કરવા માટે તો હવે આપણે આ કર્યું છે ચાલો આપણા સેંટરલ ના વિચારનો ઉપયોગ કરીને સમીકરણો 1 2 3 ને રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીએ તેથી પ્રથમ સમીકરણ કે આપણે આપણા પ્રથમ સમીકરણ માટે લખીએ છીએ તેથી તે સ્પેટિયલ છે માફ કરશો નો ટાઈમ ડેરિવેટિવ તેથી હમણાં માટે આપણે ફક્ત લખીશું તેથી સમીકરણ 1 તે બને છે તેથી આપણે ફક્ત આ તરીકે લખીશું આપણે ટાઈમ ડેરિવેટિવ સૂચવવા માટે ટોચ પર ડોટ મૂકીશું i અને j ની દ્રષ્ટિએ શું કોર્ડિનેટ્સ છે વિદ્યાર્થી પ્લસ હાફ ની સમાન છે હવે આપણે ભાગ પર આવીએ છીએ તેથી નું પાર્શિયલ ડેરિવેટિવ કયા કોર્ડીનેટના સંદર્ભમાં હશે y કોર્ડીનેટ માટે તો મારે જમણી તરફ શું લખવું જોઈએ તેથી ચાલો આ લઈએ તો મારે આ શું લખવું જોઈએ વિદ્યાર્થી એપ્સીલોન ડેલ્ટા x બાય 2 માઇનસ વિદ્યાર્થી y પ્લસ ડેલ્ટા હા y તેથી ની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવે છે ચાલો તેને લખવાનો પ્રયત્ન કરીએ સાચું આ 2 પોઇન્ટ વચ્ચેનો તફાવત છે એવું ના વિચારો કે મારો અર્થ માત્ર નોટેશન છે એનો મતલબ એ નથી કે તમારા દ્વારા બધું અલગ થઈ ગયું છે ડિસ્ટન્સ નથી ત્યાં તમે જોઈ શકો છો અને એ ડિસ્ક્રીટાઈઝેશન છે વિદ્યાર્થી તો આપણે નથી મેં તેનો ઉલ્લેખ કર્યો છે કે તેની ઉપર એક ડોટ છે આપણે તેને પછીથી ઓપન કરીને કામ કરીશું પ્રથમ હું સ્પેસના ભાગોને ઠીક કરવા માંગુ છું બીજું સમીકરણ ફરીથી સરળ છે તેથી તે એ સમયનો ડેરિવેટિવ છે પરંતુ તેનું મૂલ્યાંકન કરવા માટે કોઓર્ડિનેટ્સ ક્યાં છે તે ચકાસવું હવે મારી પાસે નો પાર્શિયલ ડેરિવેટિવ છે જે માઇનસ સાઇન સાથે x ના સંદર્ભમાં છે જેથી માઇનસ સાઇનથી મુંજાવાનું નથી પ્રથમ ટર્મ છે વાસ્તવમાં ચાલો આપણે માઇનસ સાઇનને એબ્સોર્બ કરી લઈએ તેથી તેથી ત્યાં એક પ્રકારની યુક્તિ છે શોર્ટહેન્ડ યુક્તિ જેને તમે યાદ રાખવા માટે ઉપયોગ કરી શકો છો આ ડેરિવેટિવને ટોપ માઇનસ બોટમ તરીકે વિચારવામાં આવે છે જમણી બાજુએ ટોપનું મૂલ્ય નીચેનું મૂલ્ય છે તેથી હું આને ઉપર માઈનસ બોટમ તરીકે લખી રહ્યો છું અને આને અહીં વિચારી શકાય છે વિદ્યાર્થી બોટમ વિદ્યાર્થી માઇનસ બાકી માઇનસ બાકી તેથી આપણે તમને બતાવવા માટે તે કર્યું છે આપણે અત્યાર સુધી કયા મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે આપણે આ મુદ્દા પર વિચાર કર્યો છે અને આ તે મુદ્દા છે જે આ ફાઇનાઇટ માં સામેલ છે આ પોઈન્ટ મને આપવા સાથે સંકળાયેલા છે જ્યારે આ લાલ અને આ બ્લૂ અહીં મને માહિતી આપવા માટે સામેલ છે નું ટાઈમ ડેરિવેટિવ હું અહીં આ વ્યક્તિ વિશે વાત કરી રહ્યો છું અને કઈ વેલ્યૂ બાદ કરવામાં આવી રહી છે તેથી આ વ્યક્તિ અહીં છે અને આ વ્યક્તિ અહીં જ છે તેથી તે ખૂબ જ સરળ છે કે જ્યારે હું ગ્રીડ પોઇન્ટ પર મૂલ્યનો બંને વચ્ચે ડિફરન્સ અને એપ્રોક્સીમેશન લઈ રહ્યો છું એટલા માટે હું મારું પસંદ કરું છું ત્યાં ડીસ્ક્રીટાઇઝ્ડ કરવા માટે અને બીજે ક્યાંક નહીં એ જ રીતે બીજું સમીકરણ જે તમે જુઓ છો તે ડાબે અને જમણેથી શરૂ થયું અને તેમના તફાવતો મને આ આપી રહ્યા છે વિદ્યાર્થી સર તમે આ બંને માધ્યમો લઈ રહ્યા છો હા હું વેક્યુમ લઈ રહ્યો છું વિદ્યાર્થી વેક્યુમ અહીં છે તો તે વેક્યુમ છે પછી શું બાકી છે વિદ્યાર્થી સમીકરણ સમીકરણ 3 સમીકરણ 3 નું શું બને છે તેથી સમીકરણ 3 બરાબર છે તેથી ડાબી બાજુ સરળ છે કોઓર્ડિનેટ્સ કયા છે કોઈ વાંધો નથી હવે હું આને આ રીતે લખું છુ વિદ્યાર્થી સ્પેસ અને ના સ્પેસ ડેરિવેટિવ્ઝ તરીકે તેથી પ્રથમ ટર્મ આ પ્રથમ ટર્મ છે અને આ બીજી ટર્મ છે ફર્સ્ટ ટર્મ છે તેથી અહીં જુઓ હું અહી એપ્રોક્સીમેટ ડેરિવેટિવ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી પ્રથમ ટર્મ સ્પેસમાં ડેરિવેટિવ છે તો પ્રથમ ટર્મ શું હશે

તેથી એકવાર તમે આ ગ્રિડને ધ્યાનમાં રાખો તે ખૂબ જ જીઓમેટ્રિક કરી શકો છો કે આપણે શા માટે માટે એવી રીતે અટકી ગયા છીએ કારણ કે ત્રણેય સમીકરણો મને સાચા પોઈન્ટ એ એપ્રોક્સીમેશન આપી રહ્યા છે જ્યારે હું ઉદાહરણ તરીકે લઈશ જો તમે અહીં પાછળ જુઓ તો અહીં આ એક્સપ્રેશન જુઓ જ્યારે હું તેને લઉં અને જમણી તરફ જુઓ તો જમણી તરફ છે આ સચોટ અંદાજ છે કે તે કયા બિંદુએ છે વિદ્યાર્થી z નોટ તેનો અર્થ એ કે 2 પોઈન્ટ ની સરેરાશ યોગ્ય છે તેથી આ જ કારણ છે કે આ સ્ટેગર્ડ ગ્રીડ પસંદ કરવામાં આવી છે તેથી જ્યારે હું માટે સ્પેટિયલ ડેરિવેટિવ કરું છું જ્યારે હું x ના સંદર્ભમાં માટે સ્પેટિયલ ડેરિવેટિવ કરું છું તે 2 પ્લેસિસના મિડપોઈન્ટ પર એપ્રોક્સીમેશન માન્ય છે જ્યાં મેં પસંદ કર્યું છે જે હોવું જોઈએ તેથી જ્યારે હું ફાઇનાઇટ પર હોય છે તેથી આ Yee cell નો ઉપયોગ છે એ ગ્રીડના મિડપોઈન્ટ પર છે સેલની મધ્યમાં નથી વિદ્યાર્થી તેના વિશે શું તેથી એટલે યાદ રાખો કે આપણી પાસે મેક્સવેલના સમીકરણો છે જે સતત દરેક જગ્યાએ બદલાતા રહે છે આપણે તેને ન્યૂમેરિકલી ઉકેલવા માંગીએ છીએ તેથી આપણે ખરેખર તેને ડીસ્ક્રીટાઇઝ્ડ કરવું પડશે તેથી તમે કહો છો કે હું માત્ર ને જાણું છું ફક્ત જ ઓળખાય છે ત્યાં તે વિષે ત્યાં ઉમેરો ઉદાહરણ તરીકે તમે પૂછી શકો છો કે તમે શું કરશો વિદ્યાર્થી ડીસ્ક્રીટાઇઝ્ડ એવરેજ તમે તેને ડીસ્ક્રીટાઇઝ્ડ કરી શકો છો વિદ્યાર્થી સરેરાશ તેની બે રીત છે તેથી જો હું ઇચ્છું તો હું તેને ગ્રીડના અડધા કદ પર ડીસ્ક્રીટાઇઝ કરી શકું છું તેથી મને તે પોઈન્ટ પણ મળશે અથવા સરેરાશથી થોડું દૂર હશે મને ખબર છે ડાબી બાજુ છે અને હું જાણું છું કે બીજી બાજુએ છે તેથી જો હું તે બંનેની સરેરાશ લઉં તો મને ઇલેક્ટ્રીક ફિલ્ડ ની એપ્રોક્સીમેટ કિંમત મળશે તેથી અને આ યાદ રાખો તેઓ તમારા હાથમાં છે કે તમે તેને કેવી રીતે શોધશો તે પસંદ કરો છો વિદ્યાર્થી તેઓ શું હશે કોની દિશા મળશે વિદ્યાર્થી Ex અને Ey તે આ છે વિદ્યાર્થી આ દિશા ત્યાં કોઈ દિશા નથી મારો મતલબ કે હું E I ધારી રહ્યો છું તેનો અર્થ એ છે કે તે એક લાઇન સાથે છે તેથી ગમે તે અનુમાન કરો 5 ની કિંમત પછી હું કહી શકું કે પ્લસ ની સાથે x એક્સિસ માટે 5 નું મૂલ્ય જો તમને માઇનસ મળે તો તેનો અર્થ કે તે વિરુદ્ધ દિશામાં છે તેથી તે એક સ્કેલર છે તે વેક્ટર નથી કારણ કે પહેલેથી જ છે એક સ્કેલર છે તેથી માટે x કોમ્પોનેંટ એક સ્કેલર છે જે વાસ્તવમાં પ્લસ x અથવા માઇનસ x માં પોઈન્ટ કરી શકે છે વિદ્યાર્થી તો અહીં તે મુદ્દો છે વિદ્યાર્થી તો તમારે તે જોવું જોઈએ અને તે તેથી ધારો કે આપણે તે શોધવા માંગીએ છીએ તેથી તે સારો પ્રશ્ન છે કે હું શોધવા માંગુ છું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મૂલ્ય તે વેક્ટર પાસે શું છે અને હવે તમે શું કરશો વિદ્યાર્થી સરેરાશ x કોમ્પોનેંટની સરેરાશ અને જે તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડ નો x ભાગ છે અને તે y ઘટકોની સરેરાશ છે y ભાગ નેટ તમને વેક્ટર મળશે વિદ્યાર્થી સરેરાશ તેથી ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે અહીં હું ઈચ્છું છું કે હું જે પૂછું છું તે અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે વિદ્યાર્થી ક્યાંક ગ્રીડમાં વિદ્યાર્થીગ્રીડમાં તમે ગ્રીડની અંદર ક્યાંક ઈચ્છો છો તેથી જો હું અહીં આ વેક્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માંગુ તેથી હું x ઘટકને આ ની સરેરાશ તરીકે લઈશ અને આ તેથી તે મને x ભાગ આપશે વિદ્યાર્થી સાહેબ પછી એવા પોઈન્ટ પણ આવશે જ્યાં આપણે કંઈ કરી શકતા નથી હા તે પોઈન્ટ પર હશે તેથી ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ તેની તરફ જઈએ તો આ ગ્રીડ પોઇન્ટ પર હું શું કરું હું આની સરેરાશ પણ લઉં છું અહીં અને અહીં હું આની સરેરાશ લઉં છું અને તે અહીં બીજા કોમ્પોનેંટમાં દેખાશે તેથી આ પ્રથમ કોમ્પોનેંટમાં જાય છે હવે શું છે વેક્ટર E હું આને રિપીટ કરી શકું છું હું આને દરેક ગ્રીડ પોઇન્ટ પર રિપીટ કરી શકું છુ જે સૌથી સરળ વસ્તુ પર છે તેથી મૂળભૂત રીતે મેં જે કર્યું છે તે સ્ક્વેર મળી છે હવે તમે તેના કરતા પણ વધુ બારીક ઈચ્છો છો તો પછી તમે બે વસ્તુઓ કરી શકો છો વિદ્યાર્થી સર પણ નહીં હા તમને સેલ ની અંદર ક્યાંક જોઈએ છે વિદ્યાર્થી મધ્ય માં પણ આપણે કરી શકીએ છીએ હા તમે હવે જાણવા માગો છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે તો આપણે તે સ્થાન પર જઈએ જ્યાં તમે ઇચ્છો છો વિદ્યાર્થી તે પણ આપણે સરેરાશ કરી શકીએ છીએ તે પણ આપણે સરેરાશ કરી શકીએ છીએ વિદ્યાર્થી પરંતુ અન્ય કોઇ પોઈન્ટ કોઈપણ અન્ય પોઈન્ટ પ્રક્રિયા કહેવાય તમે બધા તેને જાણો છો વિદ્યાર્થી તમે બધા શું છે તે જાણો તેથી તમે પ્રશ્ન શોધવા માંગો છો એ છે કે અહીં કેટલાક રેન્ડમ ને આ રીતે શોધી કાઢવું વિદ્યાર્થી તે શબ્દ શું છે ટેકનિકલ જાણો છો એકવાર તમે ગ્રીડ પર મૂલ્યો જાણી લો પછી જો તમને વધુ સારું જોઈએ તો તેને ઇન્ટરપોલેટ કરો હવે સામાન્ય રીતે આ એક વાસ્તવિક મુદ્દો ન હોવાનું બહાર આવ્યું છે મારો મતલબ કે તમે તેને પહેલી વાર જોઈ રહ્યા છો ત્યારે આ પ્રશ્ન સાથે આવે છે નું ડીસ્ક્રીટાઇઝેશન સામાન્ય રીતે તેઓ ખૂબ નાના હોય છે ત્યાં લેમ્બડા લેમ્બડા બરાબર છે તેથી ઉદાહરણ તરીકે જો મારી પાસે 1 ગીગાહર્ટ્ઝ હોય તો તમારો મોબાઇલ ફોન 1 ગીગાહર્ટ્ઝ 30 સેન્ટિમીટર પર કામ કરે છે તેથી તમારું ડીસ્ક્રીટાઇઝેશન 30 સેન્ટીમીટર એટલે 10 3 સેન્ટીમીટર હશે અથવા તેનાથી પણ નાનું આપણે 1 સેન્ટીમીટર કહીએ તેથી દરેક 1 સેન્ટિમીટર માટે તમે કોઈપણ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે તેથી તમે સ્પેસ અને ટાઈમ પર બૃટ ફોર્સથી બધું ગણતરી ભલે કરો તો પણ તમે જાણો છો કે આખરે તેની જરૂર નથી તમારે તેની જરૂર નથી છેલ્લે રડાર સાથે શું છે તે બહાર કાઢો તેથી ત્યાં ઘણી બધુ કામ છે જે ફક્ત એક નાની વસ્તુ મેળવવા માટે કરવાનું છે વિદ્યાર્થી સમય ટાઇમ ડેરિવેટિવ વિશે શું તેથી તે જ છે જે વિશે આપણે આગળની સ્લાઇડમાં વાત કરીશું કે તમે ટાઇમ ડેરિવેટિવ સાથે કેવી રીતે ડીલ કરો છો તેથી હોપફૂલી દરેકને આ સ્ટેન્સિલ તેમની માનસિકતા માં ખૂબ જ સ્પષ્ટ રીતે મળે છે તેથી મુખ્ય મુદ્દો અડધા ગ્રીડ દ્વારા સ્ટેગર્ડ છે તેથી ઉપર માઇનસ નીચે ડાબી તરફ માઇનસ આ બધા કીવર્ડ્સ છે